તેથી અત્યારે આપણે બીજી કંપનીમાં છીએ જે અટૉમિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે આ ખાસ કંપની મોટર સાયકલ અને સાયકલનાં પૈડાંનાં રિમ્સ બનાવવાનો ધંધો કરે છે તેથી આ તેમના કેટલાક ઉત્પાદનો છે અને તેમાંથી આ એક મોટર સાયકલની એક રીમ છે અને આ એક સાયકલની રીમ છે તેથી આ મૂળભૂત રીતે તેઓ બનાવે એ છે અને તેથી મારી સાથે શ્રી સંજય પટેલ છે તે આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે તેથી અમે તેમને પૂછીશું કે તેઓ ખરેખર શું કરે છે પરંતુ તે પહેલાં હું ઓટોમેશન ઉદ્યોગના પરિપક્વતાના સ્તર 4 0 ના પાલન અને તેના વિશે વાત કરવા માંગતો હતો તેથી આ તે કંપની છે કે જે ઉદ્યોગ 4 0 ને અપનાવવા માટે પૂરતા પરિપક્વ છે એટલા માટે મેં તેને પસંદ કરી છે તેવું નથી હકીકતમાં તેનું બીજુ કારણ છે તેથી આ એક એવી કંપની છે જે હજી સુધી નાની અને એક નાના પાયા ની કંપની છે તે એક નાની કંપની છે જે સ્વચાલિતતા અને ઉદ્યોગ 4 0 ની દ્રષ્ટિએ હજી સુધી ખૂબ પરિપક્વ થઈ નથી પરંતુ આ એક વિશિષ્ટ કંપની છે કે જ્યાં જો આપણે તેને એક કેસ તરીકે ધ્યાનમાં લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે અલગ અલગ અલગ અલગ ટેકનોલોજીનો અભ્યાસ કરેલી વિવિધ જુદી જુદી તકનીકીઓને આપણે ઉદ્યોગ 4 0 અને તેના પાલન તરફ અપનાવવા અથવા રૂપાંતર તરફ કેવી રીતે અપનાવી શકીએ તેથી અહીંયા ઘણી બધી તકો રહેલી છે જે તમે આ ટેકનોલોજી કંપનીમાં શોધી શકશો જે તમે તેના વ્યવસાયિક પાસાઓથી શીખ્યા છો આ બધા અહીં ખૂબ સારી રીતે અપનાવવામાં આવી શકે છે તેથી અહિયાં તમે તમારી સામે જોઈ શકો છો કે આ મૂળરૂપે વાસ્તવિક છે કાચી શીટ ધાતુ જે આવે છે અને તે પછી મારી પાછળ રોલ બનાવવાની પ્રક્રિયા છે જે મૂળ રૂપે તે કરે છે તે કેટલીક પ્રારંભિક પ્રક્રિયા કરે છે અને પછી પ્રારંભિક પ્રક્રિયામાં મૂળ રૂપે કંપનીના નામ અને લોગો સાથે શીટ મેટલ પર સ્ટેમ્પિંગ જેવી સામગ્રી શામેલ છે અને તેથી બ્રાન્ડના નામ પર અને તેથી વધુ પણ કરી શકે છે તેથી આ બધી બાબતો પૂર્ણ થઈ છે અને ત્યાં પણ બે પ્રારંભિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે અમે શ્રી પટેલને વસ્તુઓ કેવી રીતે કરવામાં આવે છે તે વિશે પૂછીશું તેથી અત્યારે પ્રેક્ટિસની સ્થિતિ શું છે આપણે તેના વિષે પછી ચર્ચા કરીશું અહીં કળા ની વર્તમાન સ્થિતિ શું છે અને જો તેઓ પોતાને ઉદ્યોગ 4 0 ને અપનાવવા તરફ પરિવર્તન લાવવા માંગતા હોય તો શું કરી શકાય તે વિશે પછીથી વાત કરીશું તેથી આ કંપનીમાં ઓટોમેશન ઓછું છે સેન્સર્સનો ઉપયોગ પણ ખૂબ ઓછો છે અને ચોક્કસપણે ખાસ એનલિટિક્સ કરીને સ્વચાલિત એનલિટિક્સ દૃષ્ટિકોણથી આગાહીયુક્ત વિશ્લેષણો અને આ બધી બાબતો આ કંપનીમાં ખૂબ ઓછી છે પરંતુ આ એક એવી કંપની છે કે જેમાં પોતાને ઉચ્ચ અંતિમ ઓટોમેશન અને ઉદ્યોગ 4 0 ની આવશ્યકતાઓને ઉચ્ચતમ સ્વીકાર કરવા તરફ પરિવર્તિત કરવાની ઘણી સંભાવના છે તેથી શ્રી પટેલ તમે કૃપા કરીને આ કંપનીમાં જે કરો છો તે સમજાવી શકશો હેલો આજે અમારા મુખ્ય ઉત્પાદનો સાયકલ મોટરસાયકલ અને મોપેડ વ્હીલ રિમ્સ છે અહીં આપણે આ વ્હીલ રિમ્સની ઉત્પાદન પ્રક્રિયા વિશે જાણીશું પ્રથમ અમે કાચા માલથી પ્રારંભ કરીએ છીએ મૂળભૂત સીઆરસી પટ્ટી છે જે જાડાઈ અનુસાર આવે છે આ સ્ટ્રીપ કોઇલ કોઇલ ધારક સાથે લટકાવવામાં આવે છે જ્યાંથી સ્ટ્રીપ રોલિંગ મશીન પર જાય છે પ્રારંભિક આવશ્યકતા એ કંપનીનું બ્રાન્ડ નામ છે જે રોલ ફોલિંગ મશીન દ્વારા છાપવામાં આવે છે તે પછી આ સીઆરસી સ્ટ્રીપ્સનું આકાર અને ફોલ્ડિંગ રોલ ફોલિંગ મશીનના 16 રોલ્સ દ્વારા કરવામાં આવે છે તેથી હવે હું આ ખાસ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય પટેલને વિનંતી કરું છું કે આ સમગ્ર પ્રક્રિયામાં કઈ બાબતો કેવી રીતે કરવામાં આવે છે અને વ્યવહારની વર્તમાન સ્થિતિ વિશે અમને જણાવે તેથી શ્રી પટેલ મૂળભૂત રીતે મેં તમને કહ્યું છે કે અમે આ વસ્તુ શૈક્ષણિક સામગ્રી માટે વાપરી રહ્યા છીએ જે લોકોને સામાન્ય રીતે ઓનલાઇન માધ્યમો દ્વારા આપણા દેશમાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા નથી તેવા લોકો માટે સુલભ બનાવવામાં આવશે તેથી તેને એનપીટીઇએલ પોર્ટલ nptel પોર્ટલ દ્વારા સુલભ બનાવવામાં આવશે તેથી તમે કૃપા કરીને અમને કહી શકો કે આ પ્રક્રિયા અહીં કેવી રીતે થાય છે તે કેવી રીતે હાથ ધરવામાં આવે છે ઓકે સર આભાર સર હું સંજય પટેલ છું અને હું ગુજરાતનો વતની છું અમારું મુખ્ય ઉદ્દેશ્ય ચક્ર મોટરસાયકલો મોપેડ બુલેટ વગેરેના રિમ્સનું ઉત્પાદન કરવાનું છે આજે આપણે રિમ ઉત્પાદનની સંપૂર્ણ પ્રક્રિયાનો અભ્યાસ કરીશું અને જોઈશું અહીં આપણે ઔદ્યોગિક મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા પર એક નજર કરીએ છીએ પ્રક્રિયા કોઇલ ધારક સાથે શરૂ થાય છે જેના દ્વારા સ્ટ્રીપ રોલિંગ મશીનમાંથી પસાર થાય છે રિમ્સ સીઆરસી સ્ટ્રીપ દ્વારા બનાવવામાં આવે છે તેની જાડાઈ અને પહોળાઈ એ મહત્વપૂર્ણ પરિમાણો છે કેમ કે વ્હીલ રિમ વાહનનો સંપૂર્ણ ભાર રાખે છે સીમ વેલ્ડીંગ મશીન દ્વારા થ્રીમ સ્ટ્રીપની 2 બાજુઓ જોડાઇ અને ફોલ્ડ થઈ છે પછી બટ્ટ વેલ્ડીંગમાં રિમ્સનો બંને ફોલ્ડ કરેલો અંત એકસાથે વેલ્ડિંગ કરવામાં આવે છે ત્યારબાદ ગ્રાઇન્ડીંગ અને પોલિશિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે તે પછી રિમનું કદ 190 330 400 અને 600 ગ્રીડ કદનું બનેલું છે નિકલનું યોગ્ય કોટિંગ બનાવવા માટે પોલિશિંગ કરવું જરૂરી છે તે પછી છિદ્રનું કદ 40 32 36 અને વ્યાસ 19 28 વગેરે ગ્રાહકની માંગ અને અરજીઓના આધારે બજારની આવશ્યકતા અનુસાર બનાવવામાં આવ્યા છે નિકલ કોટિંગ માટે શીટ ઓઇલ દૂર કરવામાં આવે છે જે H2SO4 HCL દ્વારા કરવામાં આવે છે નિકલ ટાંકીમાં નિકલ સ્તરની 8 થી 9 માઇક્રોનની જાડાઈ રિમ પર જમા થાય છે એન્ટિકોરોશનની લાક્ષણિકતા ઉમેરવા અને રિમની લાઈફ વધારવા માટે કામ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે આ પછી રિમ ચમકતા કરવા માટે પોલિશિંગ માટેના રસાયણોમાંથી પસાર થાય છે અને બજારમાં વેચવા માટે પેક થાય છે તો અહીં ઓટોમેશન ક્યાં છે પીએલસી અથવા તાપમાન સેન્સરનો ઉપયોગ કરતી વખતે ઓટોમેશન હોય છે મેં જોયું છે કે મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં સેન્સરનો ઉપયોગ થાય છે કૃપા કરીને તેમના વિશે સમજાવશો કેટલીકવાર જ્યારે સ્ટ્રીપની જાડાઈ 1mm કરતા પણ વધારે અથવા પહોળાઈ વધે છે ત્યારે તે રોલર અને મશીનમાં સમસ્યાને દૂર કરે છે તેથી જ્યારે સ્ટ્રીપ પરિમાણ પૂર્વ નિર્ધારિત કદથી વધે છે ત્યારે મશીનને બંધ કરવામાં ઉપયોગમાં લેવાતા ઓટોમેશનનો ઉપયોગ અહીં કરવામાં આવે છે બીજું જો સીમ ફોલ્ડિંગ મશીન અયોગ્ય પાવર સપ્લાય જે જરૂરી હોય તેના કરતા ઓછું મેળવવામાં આવે છે તો પછી તેને સૂચિત કરવું જોઈએ PLCs નો ઉપયોગ બજારની જરૂરીયાતો અનુસાર રિમ કદ વ્યાસ બનાવવા માટે થાય છે ત્રીજે સ્થાને PLC નો ઉપયોગ પોલિશિંગ યુનિટમાં અને ક્રોમ યુનિટ માટે થાય છે કેટલા ટકા જરૂરી છે તેથી એક જ PLC એકમ તાપમાન નિકલ આવશ્યકતા ની આવશ્યકતા છે જે આવશ્યકતા મુજબ સમગ્ર પ્રક્રિયાને નિયંત્રિત કરી શકે છે કયા સેન્સરનો ઉપયોગ તાપમાનના નિરીક્ષણ માટે થાય છે અહીં તાપમાન ખૂબ મહત્વનું પરિમાણ છે તે 65 70 ની અવધિની અંદર હોવી જોઈએ ઉપરાંત તાપમાનનો ઉપયોગ નિકલ અણુઓની ગતિ જાળવવા માટે થાય છે આ કિસ્સામાં જ્યારે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોય તો નિકલની એડહેસિવ ક્ષમતા ઓછી થાય છે અને તેથી છૂટક રીતે સ્ટીકસ્ટો થેરિમ પણ ઓછું થાય છે ક્રોમ વપરાશકારમાં જો તાપમાન 40 ડિગ્રીથી વધુ જાય તો તે નિકલ સળગી જાય છે અને 40 ડિગ્રીથી નીચેનું મશીન કામ કરતું નથી તેથી આ તાપમાનને જાળવવા માટે ઓટોમેશન આવશ્યક છે ઉપરાંત જાળવવા માટે ક્રોમ લેયર એ મહત્વનું પરિમાણ છે બરાબર હા આભાર તેથી શ્રી પટેલ તમારો ખૂબ આભાર તેથી આપણે જે જોયું છે તે એ છે કે આ ચોક્કસ કંપનીમાં થોડૂક ઓટોમેશન છે તેઓ પીએલસી પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર્સ નો ઉપયોગ કરે છે જેનો તમે આ વિશેષ અભ્યાસક્રમમાં અભ્યાસ કર્યો છે તેઓ વિવિધ સેન્સરનો ઉપયોગ પણ કરે છે તેથી આ મૂળરૂપે પ્રથમ પગલું છે પરંતુ હજી આગળ લાંબી મંજિલ કાપવાની છે તેથી તમે પહેલેથી જ જાણો છો કે શું જરૂરી છે કેમ કે સેન્સર ત્યાં છે પરંતુ એકબીજા સાથે જોડાયેલા નથી તેથી માહિતી હસ્તગત કરવામાં આવી રહી છે પરંતુ જો તમારી પાસે કોઈ એવી સિસ્ટમ હોઈ શકે છે જ્યાં ડેટાની આપલે થઈ શકે તો વિવિધ સ્રોતોના ડેટા વિવિધ સેન્સર તે બધાને ઉપલબ્ધ કરાવી શકાય છે અને જો આપણે કોઈ પ્રક્રિયા કરી શકીએ કે જેના દ્વારા કેન્દ્રિય નિર્ણય લઈ શકાય તેથી માહિતીની સંવેદના પછી માહિતી મોકલવી પડશે જેથી સંચારના પાસાં આ અભ્યાસક્રમમાં તમે જે અભ્યાસ કર્યો છે તે પ્રોટોકોલ આ બધાની જરૂર પડશે જેનો અમલ કરવો પડશે તેથી તમને જણાવી રહ્યો હતું કે આ બધી માહિતી ને કેન્દ્રિયકૃત અથવા કેટલીક માહિતી ને વિકેન્દ્રિત રીતે ઉપલબ્ધ કરવામાં આવે છે તેથી તેમના પર પ્રક્રિયા કરવી પડશે તેઓની ઉંમરની માત્રા પર પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કે જ્યાંથી તેઓ એકત્રિત કરવામાં આવે છે અથવા તેઓ તેનાથી ખૂબ દૂર પ્રક્રિયા કરવામાં આવે છે તે સ્ત્રોત કલાઉડમાં અથવા બીજે ક્યાંક હોઈ શકે છે તેથી આ બધી તકનીકીઓ ફોગ કોમ્પ્યુટીંગ ક્લાઉડ કમ્પ્યુટિંગ આ બધી કંપનીઓ તેમની પ્રક્રિયાઓ સુધારવા માટે આ ખાસ કંપનીમાં ખૂબ સારી રીતે અપનાવી શકે છે તેથી ત્યારબાદ શું થાય છે તે તમે એનાલિટિક્સના આધારે કરી શકો છો તમે નિર્ણયો લઈ શકો છો નિર્ણયો લઈ શકો છો તે વિશે આપણે સૌ પ્રથમ ઓપરેશનલ કાર્યક્ષમતા પર નજર રાખી શકીએ છીએ અમે ઓપરેશનલ કાર્યક્ષમતાના ઓપરેશનલ મેન્ટેનન્સને મોનિટર કરી શકીએ છીએ કાં તો કંઈપણ જરૂરી છે અથવા એકત્રિત કરવામાં આવતા ડેટાના આધારે નહીં પછી ત્યાં મશીનરી લર્નિંગ તકનીકોનો ઉપયોગ કરીને આગાહીયુક્ત તેમજ પ્રિસ્ક્રિપ્ટીવ મેન્ટેનન્સ પછી તે પણ અપનાવી શકાય છે અને તેથી આપણે શું કરી શકીએ તે એ છે કે અમે પ્રક્રિયાઓ કરી શકીએ છીએ ઉત્પાદનોની ગુણવત્તાની બદલામાં વધુ સુધારી શકીએ છે અને વધુ સારી ગુણવત્તા યુક્ત આપી શકીએ છીએ એક વધુ વસ્તુ જેનો હું પહેલાં ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો હતો તે સલામતી વિશે છે મોટાભાગના ઉદ્યોગોમાં સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મને ખાતરી છે કે તેઓ સુરક્ષાની પણ ખૂબ ગંભીર રીતે કાળજી લે છે પરંતુ સલામતી ડોમેનમાં ઓટોમેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આપણે કામની જગ્યાને વધુ સુરક્ષિત બનાવવા અને પ્રક્રિયાઓને વધુ સુધારણા કરવા માટે IoT ટેક્નોલોજી અપનાવી શકીએ છીએ જેથી તમે એકંદરે ગુણવત્તાની સંભાળ વધુ સારી રીતે અને વધુ સંકલિત રીતે લઈ શકો શા માટે હું કહું છું કે આ બધી બાબતો એકીકૃત છે આ બધા જુદા જુદા ઘટકો આ બધા જુદા જુદા ડેટા જે આવે છે આ બધી પ્રક્રિયાઓ ઉત્પાદનની ગુણવત્તાને સુધારવા માટે એકીકૃત રીતે સાકલ્યવાદી રીતે ફાળો આપવો જોઈએ તેમજ કાર્યસ્થળની સલામતી પણ આપવી જોઈએ તેથી આ એક કંપની છે કારણ કે હું તમને અગાઉ કહી રહ્યો હતો જેણે પહેલું પગલું ભર્યું છે પરંતુ જો તેઓ ભવિષ્યમાં ઉદ્યોગ 4 અપનાવવા માટે તૈયાર હોય તો આગળ જવા માટે લાંબો રસ્તો બાકી છે તેથી આઇઓટી તકનીકો અપનાવવાથી તેમને પોતાનો ધ્યેય મેળવવા માટેની મદદ મળશે આભાર તેથી હમણાં આપણે બીજી કંપનીમાં છીએ જે મૂળરૂપે શીટ ધાતુઓ લેવાનું અને તેના ગ્રાહકોને એક પ્રકારનું આકાર આપવાના વ્યવસાયમાં છે તો કંપનીનું નામ મેટલ ટેક્સીજેન્સી પ્રાઈવેટ લિમિટેડ છે જે ઉત્તર ગુજરાતમાં છે તેથી મારી સાથે શ્રી પટેલ છે જે તમને કંપની વિશે સમજાવવાના છે અને તેથી તમે જોશો કે આ વિશેષ કંપનીમાં ઉચ્ચ તકનીકી IoT ઔદ્યોગિક અને ઉદ્યોગ 4 0 અપનાવવાની ઘણી તકો છે અમે તે વિશે પછીથી વાત કરીશું પરંતુ ચાલો પહેલા શ્રી પટેલને કંપની વિશે વાત કરવા પૂછીએ મારું નામ ભરત પટેલ છે અને હું મેટલ ટેક્સીજેન્સી પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરું છું અમે શીટ મેટલ ઘટક અને તેના ફેબ્રિકેશનનું ઉત્પાદન કરીએ છીએ તેથી શ્રી પટેલ હું તમને કહી રહ્યો હતો તેથી આ ખાસ કોર્સ કે આપણે આ કોર્સ માટે કરી રહ્યા છીએ અભ્યાસક્રમનું નામ ઉદ્યોગ 4 0 પરિચય અને ઔદ્યોગિક IoT છે અને આ એક NPTEL નો અભ્યાસક્રમ છે જે દેશભરના અને તે પણ બહારના વિદ્યાર્થીઓને સુલભ બનાવવામાં આવશે અને તેથી અમે વિવિધ પ્રકારનાં જુદા જુદા પ્રકારનાં ઇન્સ્ટ્રુમેન્ટ્સને જોવા જઈશું કે જે તમારી પાસે અહીં છે અને તમારી કળાની હાલની સ્થિતિ શું છે અને ઉદ્યોગ 4 0 માં અપનાવવા અમે તેને કેવી રીતે આગળ લઈ શકીએ છીએ તેથી અમે તે વિશે પછીથી જ વાત કરીશું હું તેના વિશે વાત કરીશ મારું નામ કેવલ ગનવીર છે મારો હોદ્દો મેટલ ટેકનોલોજીમાં પ્રોડક્શન એન્જિનિયર છે સૌ પ્રથમ આપણે કસ્ટમર પાર્ટી તરફથી ડ્રોઇંગ મેળવીએ છીએ અને તે મુજબ અમે તેમને AutoCAD માં ડિઝાઇન કરીએ છીએ પછી મશીન સોફ્ટવેરની મદદથી ડિઝાઇનને ફેરવીએ છીએ આ સોફ્ટવેરની મદદથી ડિઝાઇનમાં આકાર છિદ્ર અથવા ચોરસ મુજબ કાપવાનું છે તેથી આ મશીન છે મશીન પેનલ જે આપણે અહીં જોઈ શકીએ છીએ શું તમે અહિયાં ડિઝાઇન પ્રોગ્રામ કરો છો અમે તેને અમારી ઓફિસમાં ડિઝાઇન કરીએ છીએ અને મેમરી કાર્ડ દ્વારા પ્રોગ્રામને આ સીએનસી પેનલમાં સ્થાનાંતરિત કરીએ છીએ આ મશીનની સંખ્યા 1 28 છે પ્રોગ્રામમાં આવશ્યકતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે મુજબ ઓપરેટર મેન્યુઅલી ટૂલિંગની વિગતો સેટ કરે છે તે પછી અમે સીડરને જોડીએ છીએ અને ડિઝાઇનિંગ પ્રક્રિયા શરૂ કરીએ છીએ તેથી તે પછી આખું પંચિંગ થઈ ગયું છે હા તે પછી પંચીંગ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે જે પછી અમે તેને શિયરિંગ મશીન પર લઈ જઈએ છીએ શીયરિંગ મશીનમાં પોઇન્ટ આપવામાં આવે છે ઉદાહરણ તરીકે ચોરસ માટેના પોઇન્ટ્સ ડાબી બાજુ ઉપરની બાજુ નીચેની બાજુ માં આપવામાં આવે છે તદનુસાર કટીંગ કરવામાં આવે છે અને એક જ ભાગ બહાર આવે છે પછી અમે તેને બેન્ડિંગ મશીન લઈએ છીએ અને આવશ્યકતા અનુસાર ડિઝાઇનને વળાંક આપીએ છીએ - 4590 ડિગ્રી તે પછી આપણે પાવડર કોટિંગ - ફોસ્ફેટિંગ માટે જઈએ છીએ તેને ક્રેનમાં ઉંચકીને તે કરવામાં આવે છે તેને 7 ટેંક પ્રક્રિયા કહેવામાં આવે છે ડીપીંગ ત્યાં કરવામાં આવે છે ફોસ્ફેટીંગ એ ઘટકમાં રહેલી ગંદકીને દુર કરવા માટે જરૂરી છે ત્યારબાદ આપણે મેન્યુઅલ પાવડર કોટિંગ માટે જઇએ છીએ અને અમે કન્વીયર બેલ્ટનો ઉપયોગ કરીને આપમેળે આ કરીએ છીએ અમે ઘટકને હૂક કરીશું અને જરૂરિયાતો અનુસાર તેને રંગીશું એક બાજુ અથવા બંને કયો રંગ લાગુ કરવો જોઈએ ત્યારબાદ સંપૂર્ણ સ્પેર ભાગ ઉત્પન્ન થાય છે પછી અમે અલગ અલગ ભાગો આધાર ટોચ બાજુ પરથી મોડેલ બનાવીએ છીએ અમે આ ભાગોને ફિટ કરીએ છીએ તેમને સ્ક્રૂ કરીએ છીએ અને મોડેલને સંપૂર્ણ બોક્સ પ્રકારનું ઘટક બનાવીએ છીએ ઠીક છે સમગ્ર પ્રક્રિયાને સમજાવવા માટે ખૂબ ખૂબ આભાર તેથી જેમ તમે જોયું છે કે આ પણ એક બીજી કંપની છે જે મૂળભૂત રીતે મને ફક્ત તેઓ જે કરે છે તેના સમગ્ર હેતુને પુનરાવર્તિત કરું છું તેથી આ ખાસ કંપની શીટ મેટલ્સ લેવા અને એર કંડિશનરના શરીર બોડી એર કંડિશનરના આઉટડોર યુનિટ અને તેથી વધુ સહિતના એર કન્ડિશનર્સ માટે વિવિધ સ્પેરપાર્ટસ બનાવવાના વ્યવસાયમાં છે તેથી આપણે મૂળભૂત રીતે જોયું છે કે તે શીટ મેટલ સાથે શરૂ થાય છે અને જે સીએનસી મશીનોમાં લેવામાં આવે છે મશીન એ કમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિક કંટ્રોલ મશીનો છે જે PLCs કરતા થોડી જુદી હોય છે જે પ્રોગ્રામિંગ પ્રોગ્રામ યોગ્ય તર્ક આધારિત મશીનો છે તેથી આ સીએનસી મશીનોમાં મૂળભૂત રીતે જે થાય છે તે વજન એ PLCs થી અલગ છે તે PLC માં તે અનુક્રમિક કામગીરી છે અને PLCs માં છે મશીનમાં તે પ્રોગ્રામની શરતી અમલ છે અને તેથી આ બંને સી તેમજ PLCs માં ઘણી સમાનતાઓ છે પરંતુ CNCs અને PLC મશીનોના કામકાજ વચ્ચે થોડોક તફાવત છે PLCs તેમજ CNC મશીનો બંનેનો ઉપયોગ કારખાનાઓમાં ઉત્પાદન પ્લાન્ટ અને અન્ય સમાન પ્લાન્ટમાં થાય છે અને તેથી કંપનીને સ્માર્ટ બનાવવા માટે આ કેટલાક આવશ્યક ઘટકો છે પરંતુ સ્માર્ટ ફેક્ટરીઓ માટે અને તેથી આગળ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ માટે જે જરૂરી છે તે ઔદ્યોગિક IoT ખ્યાલોને અપનાવવાનું છે જે તમે આ કોર્સમાં લીધેલા છે તેથી તેમાં ઘણી બધી વસ્તુઓની આવશ્યકતા છે તે સેન્સર્સથી શરૂ થાય છે તે માત્ર સેન્સર્સ જ નહીં પરંતુ સેન્સર્સ કે જે એક બીજા સાથે જોડાયેલા હોય છે તેથી એકબીજા સાથે જોડાયેલા સેન્સર નેટવર્ક સેન્સર નેટવર્ક જે એક મશીન નથી પણ અલગ અલગ મશીનો સાથે જોડાયેલા છે તે બધા આમાં ભિન્ન છે સેન્સર્સ અને તેઓ બધા અલગ અલગ મશીન આ સેન્સર્સ સાથે જોડાયેલા હોય છે અને તેઓ ડેટાને એકબીજા સાથે અને દૂરસ્થ બિંદુ પર પણ વહેંચી શકે છે જ્યાં તેની આગળ પ્રક્રિયા કરવી પડશે તેથી આ બધા ડેટા એકત્રિત કરવામાં આવે છે ચાલો હું ફરી એકવાર પ્રક્રિયાને પુનરાવર્તિત કરું અને પછી વિભિન્ન જુદા જુદા વિશ્લેષણો હાથ ધરું આમાંના કેટલાક રિયલ ટાઈમ એનાલિટિક્સ હોઈ શકે છે અને આમાંના કેટલાક નોન રીઅલ ટાઇમ એનાલિટિક્સ પણ હોઈ શકે છે આમાંના કેટલાક તમને ગુણવત્તા વિશે અને તે પ્રક્રિયાઓ વિશે કલ્પના આપી શકે છે કે જે તેની ગુણવત્તા ચલાવવામાં આવી રહી છે તેના વિશેના વિવિધ ડેટા જેથી તેના ઓપરેશનલ ભાગ છે અને આમાંથી કેટલાક ભવિષ્યમાં શું બનશે તે વિશે તમને ચોક્કસ સમજ આપી શકે છે તે વિશે આગાહી કરી શકાય છે અને તેથી તે આગાહી કરનારી છે અને આદેશ કરનારું પણ છે કે તમારી પાસે તે કેવી રીતે કામ કરે છે તેથી તે આગાહીયુક્ત વિશ્લેષણોથી આગળ વધે છે અને તમે ઘણી બધી અંતર્દૃષ્ટિ મેળવી શકો છો આ બધા માટે તમે જુઓ છો કે આપણી પાસે જે છે તે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સનું ઇકોસિસ્ટમ છે CPS અને તેની સાથે તમે જુદા જુદા વિવિધ સેન્સર એકબીજા સાથે જોડાયેલા સેન્સર્સને કનેક્ટ કરો છો તેથી તે જ છે જે ઔદ્યોગિક IoT છે તમે તેમાં ભિન્ન વિભિન્ન વિશ્લેષણો ચલાવો છો તે ડેટા તમે એકત્રિત કરો છો અને એનાલિટિક્સના આધારે પણ તમને જુદા જુદા નિર્ણયો મળે છે જેનો પ્રતિસાદ મશીનો અથવા કંપનીના મેનેજમેન્ટને લેવો જોઈએ તેથી આ બધી જુદી જુદી વસ્તુઓ મનોરંજક વસ્તુઓ હોઈ શકે છે તે એકત્રિત કરવામાં આવેલા ડેટા સાથે કરી શકાય છે પરંતુ આ તે છે જે આપણે હજી ત્યાં નથી તેથી આમાંની મોટાભાગની કંપનીઓ હજી પણ પ્રીમીટીવ તબક્કામાં છે તેઓ હજી પણ તેમાં પૂરતા પ્રમાણમાં ઓટોમેશન નથી અને તેથી મૂળભૂત રીતે ડેટા એકત્રિત કરવામાં આવે છે જે તમે સુપરવાઇઝરી કંટ્રોલ માટે સમાન પ્રકારની સિસ્ટમોમાં SCADA ઉમેરી શકો છો તેથી એનાલિટિક્સ નિયંત્રણ સંચાર અને આ બધી બાબતોને એકસાથે રાખીને તમને એક રસપ્રદ પ્રકારનું ઇકોસિસ્ટમ મળી શકે છે જે આ કંપનીઓમાંથી બની શકે અને હકીકતમાં તમારી પાસે જે કંપનીઓ હોઇ શકે તે સ્માર્ટ બનાવી શકાય છે જેને તેઓ સ્માર્ટ બનાવી શકે છે તેથી તમારી પાસે સ્માર્ટ ફેક્ટરીઓ આ બધા જુદા જુદા વિચારોને અપનાવીને સરળતાથી અમલમાં મૂકવામાં આવી શકે છે જેની મેં હમણાં જ વાત કરી છે તેથી ઓટોમેશન એનાલિટિક્સ સંદેશાવ્યવહાર અને તે પણ ક્લાઉડ અથવા ફોગ દ્વારા ડેટા સ્ટોરેજ અથવા તેથી કંઈ પણ આ બધાને એક સાથે લાવી શકાય છે તેથી આપણી પાસે ઘણી સંભાવનાઓ છે જેટલી આપણે આ ઘણી કંપનીઓમાં જોઇ છે તેથી સવાલ એ છે કે તમે તેને કેવી રીતે આગળ ધપાવી શકો છો આગળના પગલાં શું હોવા જોઈએ કે કેમ આ કંપનીઓને ઉદ્યોગ 4 0 ને અપનાવવામાં રુચિ હશે કે નહીં પરંતુ તે માટે તેમને જરૂરી છે કે તેમને ઉદ્યોગ 4 0 શું છે તે વિશે પૂરતું શિક્ષિત બનાવવું અને ઔદ્યોગિક IoT શું છે તે વિશે વધુ જાણકારી હોવી જોઈએ એક બાબત મને પુનરાવર્તન કરવા દો જે આપણે આ કોર્સમાં આવરી લીધું છે તે મૂળભૂત રીતે તાલીમનો ભાગ છે પ્રશિક્ષણ ભાગ અને ખાસ કરીને તાલીમ માત્ર સિસ્ટમોને તેમની ગુણવત્તા પ્રક્રિયાઓ અને ઉત્પાદનો અને તેથી જ નહીં પણ સલામતી સલામતી ઔદ્યોગિક સલામતી સર્વોચ્ચ છે આમાંની ઘણી કંપનીઓ ઔદ્યોગિક સલામતીની તેમની જુદી જુદી જુદી જુદી રીતે સંભાળ રાખે છે પરંતુ તે બધી હજી સ્વચાલિત નથી તેથી જો તમારી પાસે પૂરતા પ્રમાણમાં ઓટોમેશન છે તો તમારી પાસે મૂળભૂત રીતે કંપનીમાં સલામતીનો ઉચ્ચતમ સ્તર મળી શકે તેથી ગુણવત્તા વિશ્વસનીયતા સલામતી આ બધાને પ્રક્રિયાઓ અને સિસ્ટમમાં અમલમાં મુકવા અને એકીકૃત કરી શકાય છે અને તમારી પાસે SCADA આધારિત અથવા કંઈક સમાન સુપરવાઇઝરી કંટ્રોલ હોઈ શકે છે જ્યાં પ્લાન્ટમાં જ અથવા તેના દ્વારા બધું મોનિટર કરવામાં આવશે સંચાલન અને નિર્ણયો કાં તો સ્વાયત્ત અથવા અર્ધ સ્વાયત્ત રીતે લેવામાં આવી શકે છે અને આ કારખાનાઓમાંની સિસ્ટમો અને પ્રક્રિયાઓને પુનરાવર્તિત માટે ફરીથી આપવામાં છે